પછી પહેલા તે મેશ અને લૂપ વસ્તુ જોવી પડશે આમ પ્રશ્ન એ છે કે જો પાથ b e f a જુઓ તો તેનો અર્થ એ કે a b e f a તેનો અર્થ એ કે આ a b e f a આ એક છે તો એક r b c d e b છે આ a b e f a બીજો b c d e b છે આમ અહીંથી b c d e b શરૂ કરીને આ ખરેખર વ્યક્તિગત છે આ ખરેખર મેશ છે આ એક મેશ છે આ મેશ છે કારણ કે r હેઠળ કોઈ લૂપ નથી તે લૂપ માં શું કહે છે પરંતુ લૂપ વિશે વિચારો તો ધારો કે તે બનાવે છે ફક્ત તે વાદળી રંગ છે જો તે રંગ જો વિવિધ રંગ બનાવી શકે તો વસ્તુઓ વધુ સારી હશે પરંતુ ફક્ત સમજવાનો પ્રયત્ન કરો પરંતુ જો આ જેવા બનાવો r a b c d e f a કહો કે a b c પછી d પછી e f આ જેવું છે તો આ એક લૂપ છે b c d e f a આ એક લૂપ છે કારણ કે આ લૂપ ની અંદર 2 લૂપ ્સ છે આમ તે એક લૂપ છે પરંતુ તેનો મેશ નો અર્થ છે કે ત્યાં હશે પરંતુ આ એક અને આ એક તે એક મેશ છે તેમાં કોઈ લૂપ નથી પરંતુ જો a b c d e f a લે છે તો આ આખી વસ્તુ ગમશે જો આની જેમ લે આમ તેની અંદર અહીં બીજી લૂપ હશે અહીં બીજી લૂપ તેને લૂપ કહે છે આમ આ થોડો તફાવત લૂપ અને મેશ છે પરંતુ હળવાશથી ક્યારેક લૂપ અથવા મેશ વાત કરો પરંતુ આ તફાવત લૂપ અને મેશ છે આમ તેનો અર્થ છે જો લઈએ તો જો ફક્ત પકડી રાખો જો લેવું હોય તો આ લે છે જો આ જેવી સંપૂર્ણ વસ્તુ લે છે તો તે એક લૂપ છે તે લૂપ છે માની લો તેને લૂપ તરીકે લઈ રહ્યા છે પરંતુ તે અંદર તે જ છે આ એક મેશ છે કારણ કે ત્યાં લૂપ છે ત્યાં કોઈ લૂપ નથી આમ આ આખી વસ્તુ લૂપ છે પરંતુ તે 2 લૂપ અંદર પણ આ 2 લૂપ ્સ છે તો તે એક લૂપ છે પરંતુ જો આ લૂપ લો તો તેની અંદર કોઈ લૂપ નથી અહીં પણ તે અંદર કોઈ લૂપ નથી તે સમયે મેશ કહો આમ આ મેશ 1 છે આ મેશ 2 છે અને આ એક લૂપ છે આશા છે કે મેશ અને લૂપ માં તફાવત સમજાઈ ગયો છે આમ જો અહીં સર્કિટમાં નજર નાખો જો સર્કિટમાં નજર નાખો તો આ કરંટ I1 લીધી છે આ I2 લીધી છે અને આ I3 લીધી છે અને અને કરંટ I1 I2 લીધો છે આ I1 છે અને આ I2 છે સાયકલીક કરંટ લે છે આમ પછી આ કિસ્સામાં શું કરી શકે છે તે છે આ I1 કરંટ ને પ્રથમ જુઓ પહેલા જુઓ કે આ કરંટ કેવો છે આ I1 કરંટ ને સમજવા માટે છે તે આ રીતે ચાલે છે આમ આ r I1 છે તેનો અર્થ છે અને આ I1 આમ છે તેનો અર્થ એ કે I1 નાનું I1 છે હવે જો આ I2 લો તો તે આની જેમ ચાલે છે આમ આ I1 ને જો લઈએ તો તે નીચે આવી રહ્યું છે અને આ I2 લે છે તો તે આ નાના I1 અને નાના I2 ઉપર જશે આમ પછી I2 શું હશે પછી I2 છે આમ દિશા નીચે તરફ છે અને આ I1 દિશા નીચે તરફ છે અને આ ઉપર તરફ જઈ રહી છે આમ તે I1 I2 છે આ I2 I1 I2 અને I3 આ કરંટ ખરેખર I2 છે કારણ કે તે આની જેમ ફરે છે આ ખરેખર I2 છે તેનો અર્થ એ કે મારું નાનું I2 કેપીટલ I3 આ રીતે આ સાયકલીક કરંટ આ રીતે વસ્તુઓ સમજવા માટે સરળ બનશે આમ હવે જેથી I1 નાનું I1 કેપીટલ I1 નાનું I2 કેપીટલ I3 અને નીચેની દિશા I2 I1 કારણ કે I1 નીચે તરફ આગળ વધી રહ્યું છે આમ પરિણામ I1 I2 છે કારણ કે આ સાયકલીક કરંટ લીધો છે આમ તે આવું બને છે આનો અર્થ એ કે હવે r લાગુ કરો આ r મેશ 1 છે હવે r મેશ 1 માં r KVL લાગુ કરો કારણ કે મેશ વિશ્લેષણમાં KVL અને નોડલ વિશ્લેષણ લાગુ કરવું પડશે KCL લાગુ પાડવું પડશે આમ આ કિસ્સામાં પરંતુ જો તે સુપર નોડ છે તો પછી અલબત્ત જોયું છે કે KCL અને KVL બંને જરૂરી છે આમ આ કિસ્સામાં જો નીચે લખવા માટે r શું કહે છે કે તે KCL અને KVL ને મેશ 1 અને મેશ 2 માં લખે છે તો આ 2 સમીકરણો મળશે હવે લખ્યું નથી કારણ કે વસ્તુઓ ખૂબ જ સરળતાથી સમજી શકાય તેવી છે આમ આ બધું ત્યાં છે અહીં જે કંઈપણ લખ્યું છે તે બધું કહ્યું છે તેમાંથી પસાર થઈ શકે છે પરંતુ કેટલાક પુસ્તકમાં વિગતવાર છે આમ કૃપા કરીને તેને એક ચેપ્ટરમાં જુઓ એવું કોઈ પુસ્તક નથી જેમાં આ બધું પૂરું હોય આમ જો r મેશ 1 અને મેશ 2 લખો કે r KVL મળશે v 1 R 1 I1 R 2 into I1 I2 0 તેનો અર્થ એ કે જો સરળ બનાવશો તો R 1 R 2 I1 R 2 v 1 મળશે તેનો અર્થ એ કે જો અહીં આમાં KCL લાગુ કરો તો આ મેશ માં KVL લાગુ કરો આમ તે I1 R 1 હશે પછી r I2 into r r I2 into R 2 v 0 I2 છે કે I1 I2 આમ આ બધી વસ્તુ બનાવ્યા પછી આ એક છેવટે મળશે તે R 1 R 2 I1 R 2 I2 v 1 આવે છે એ જ રીતે KVLને મેશ 2 પર લાગુ કરો r લાગુ કરો શું KVL ને મેશ 2 કહે છે આમ જો આમ કરો આમ તે ફક્ત આ r I3 R3 v 2 r R 2 into I2 I1 હશે આમ અહીં I3 R3 R 2 I2 v 2 R 2 into I2 I1 0 છે કારણ કે જ્યારે મેશ 2 માં ખસેડવામાં આવે છે ત્યારે 2 I2 ઉપરની તરફ છે આમ તેઓ કલોકવાઈઝ અને I1 નીચે તરફ આગળ વધી રહ્યા છે I1 નીચે તરફ આમ I2 I1 આમ સમજી શકાય તેવું છે તો આ r v y v 1 v 2 છે જો R 1 R 2 R3 બધા જાણીતા છે આમ I1 I2 સાયકલીક કરંટ માટે હલ કરો અને જો નાનું I1 I2 જાણીતું હોય તો પછી I1 capital I1 small I1 તે પછીની કેપીટલ I3 નાનું I2 જોઇ શકાય છે આકૃતિમાં જોયું છે અને પછી I2 r નીચે તરફ દિશામાં શું છે આમ તે I1 I2 હશે આ છે આ I1 ને જોયું છેI1 કેપીટલ I1 નાનું I1 કેપીટલ I2 I1 I2 ની આકૃતિ પ્રમાણે નીચેની દિશામાં અને I3 I2 આ આકૃતિ મુજબ આ r આ I2 નીચેની દિશા છે આમ હવે આની અંદર આ મેશ વિશ્લેષણ છે આમ r શું કહે છે કે આકૃતિ r 20 માં બતાવેલ સર્કિટના મેશ વિશ્લેષણનો ઉપયોગ કરીનેI1 I2 I3 ને નિર્ધારિત કરે છે આમ r મેશ વિશ્લેષણ લાગુ કરવી પડશે તેનો અર્થ એ કે KVL આ 1 મેશ છે આ બીજી મેશ છે KVL લાગુ કરો અને ફક્ત એક વસ્તુ શોધો કે 1 વોલ્ટેજ સ્રોત અહીં છે આમ જો આ તરફ ધ્યાન આપવું કે આ I1 આ રીતે ચાલે છે તો તે આની જેમ ચાલે છે આમ નાના I1 કેપીટલ I1 આ I1 શોધવા પડશે પછી નાનો I2 આ પણ આ રીતે ચાલે છે આમ આ નાનું I2 પણ કેપીટલ I22 જો આ કેપીટલ I2 કારણ કે આ r I2 સમાન દિશા છે તો આ r I1 છે તે નાનું I1 ની દિશા છે અને I3 આ કેપીટલ I3 તે નીચે તરફ છે આમ આ I1 નીચેની તરફ છે અને આ નાનું I2 ઉપરની તરફ છે આમ પરિણામ આ એક છે આમ એકવાર I1 અને I2 ને હલ કરો પછી I1 કેપીટલ નાના I1 કેપીટલ I1 નાના I2 કેપીટલ I2શોધો અને આ I3 છે આમ સરળતાથી r KVL લાગુ કરો હવે વધુ કહેવાની જરૂર નથી જો ઉદાહરણ તરીકે લાગુ પડે તો 1 સમીકરણ લખું છું કે જે આની જેમ આગળ વધી રહ્યો છે આ રીતે આગળ વધી રહ્યો છું આમ 10 વોલ્ટ તે પ્રથમ આવી રહી છે તો હું તેને સમજાવું પછી લખીશ આમ જો અહીં r KVLલાગુ કરો આમ તે આની જેમ આગળ વધી રહ્યું છે આમ તે 10 થશે કારણ કે તે r 10 વોલ્ટ નો છે તે પછી તે આ હશે જેને આ 10 into I1 I2 into I1 I2 કેમ કે કલોકવાઈઝ ની દિશામાં આગળ વધી રહ્યા છે આમ આ શાખામાં અહીં આ દિશામાં કરંટ પરિણામે જો તે આ રીતે ચાલવું હોય તો તે I1 I2 છે આ રીતે આગળ વધવું પછી આ વોલ્ટેજ સ્રોતનું પ્રથમ ટર્મિનલ આમ 15 then r r 5 by 1 0 આમ આશા છે કે કંઈપણ ચુક્યા નથી આમ જો સરળ બનાવો તો તે સંબંધ I1 I2 મળશે તે જ રીતે અહીં પણ તે જ રીતે મળશે આમ હું તે કરું છું આમ જો આમ કરો તો અહીં 15 લખાયેલ જે કંઇ પણ 15 5 I1 10 10 I1 I2 0 કહ્યું કે તે 10 વોલ્ટ લખો આમ 10 આની જેમ આગળ વધશે પછી 0 into I1 I2 આમ 10 into I1 I2 પછી આ જેમ આગળ વધી રહ્યા છે આમ 15 આમ 15 અહીં છે પછી 5 I1 5 I1 0 સરળ કરો 3 I1 2 I2 1 આ સમીકરણ 1 છે એ જ રીતે મેશ 2 માટે જો મેશ 2 લાગુ કરો જો કલોકવાઈઝ ની દિશામાં આગળ વધો આમ 10 into I2 તેR 10 into I2 છે અહીં 10 into I2 અહીં છે આ રીતે આગળ વધી રહ્યા છે હવે કલોકવાઈઝ આ રીતે છે આમ ખસેડવામાં આવે છે સરેરાશ હવે આ રીતે આગળ વધી રહ્યા છે તો કલોકવાઈઝ ની આ રીતે જાઓ આમ તેI2 I1 into 10 આમ તેને સમજીએ આમ તે 10 into I2 I1 થશે આમ 10 into I2 I1 અને પછી વિરુધ્ધ ટર્મિનલ આ 10 વોલ્ટ સ્રોતમાંથી પ્રથમ આવે આમ 10 આમ તે અહીં છે 10 0 એટલે કે I1 2 I2 1 આ 1 સમીકરણ છે આમ સમીકરણ 1 અને 2 હલ કરો જો હલ કરવામાં આવે તો નાના I1 એક એમ્પીયર અને નાના I2 પણ 1 એમ્પીયર મળશે આમ કેપીટલ I1 I1 અને શરૂઆતમાં જણાવ્યું હતું કે તે 1 એમ્પીયર I2 નાનું I2 એ 1 એમ્પીયર છે અને દિશામાં કેપીટલ I3 નીચલી તરફ I1 I2 0 તેનો અર્થ એ કે તે બીજી શાખામાં કોઈ કરંટ વહેતો નથી તો ચાલો આપણે આકૃતિ 21 માં બતાવેલ સર્કિટમાં મેશ વિશ્લેષણનો ઉપયોગ કરીને બીજું ઉદાહરણ લઈએ આમ એ શોધવું પડશે કે પ્રશ્ન આ એક છે આ એક ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે આ વહેતો કરંટ છે અને આ એક ડીપેન્ડેન્ટ વોલ્ટેજ સ્રોત છે અને તેને r હોય છે સમાન પ્રક્રિયાગતને અનુસરે છે r 1 મેશ 2 મેશ અને 3 મેશ છે આમ તે મુજબ કરવું પડશે આનો અર્થ એ કે ક્યારે આ શાખા બનાવવામાં આવી હતી આમ તે આ શાખાને આ શાખામાં બનાવે છે આમ આ રીતે આગળ વધે છે આ જેમ આગળ વધે છે આમ આ કરંટ r છે જેને I1 કહે છે અહીં તે બધું લખાયેલું છે પરંતુ r સમજણ માટે આ r બનશે જેને આ પ્રદર્શનને મોટી રીતે બતાવવામાં આવશે આમ આ કરંટ ખરેખર અને આ કરંટ આ રીતે ચાલે છે અને આ તે આ રીતે ચાલે છે આમ આ કિસ્સામાં જો આને જોવું તો તે 5 Ω થી 5 Ω કરંટ એ અવરોધમાં છે તે નીચે તરફ આમ ખરેખર આ I1 તે ખરેખર I1 I2 છે કારણ કે I1 નીચે તરફ આવી રહ્યું છે અને આ ઉપર તરફ જઈ રહ્યું છે આ I2 ઉપર તરફ જઈ રહ્યું છે આમ તે કેપીટલ I1 I2 છે એ જ રીતે અહીં આ 6 Ω અવરોધ 6 Ω અવરોધમાં જુઓ કે ત્યાં 6 Ω અવરોધમાં વોલ્ટેજ ડ્રોપ શું છે તે ખરેખર હશે કારણ કે r જેને શું કહે છે તે R KVL લાગુ પડે છે આમ જો KVL લાગુ કરો તો તે આ 5 હશે આમ 5 ગુણ્યા I1 I2 થશે પછી અહીં 6 લાગુ કરવું પડશે I1 ઉપરની તરફ છે આમ તે I1 I3 છે આ એક પછી પ્રથમ નકારાત્મક ટર્મિનલનો સામનો કરવો પડશે 12 0 આમ સરળતાથી આ સમીકરણ લખી શકાય છે આ મેશ 1 માટેનું પ્રથમ સમીકરણ છે એ જ રીતે મેશ 2 માટે જો લાગુ પડે જો જુઓ જો આ રીતે ધ્યાન આપશો તો તે 12 ગુણ્યા I2 થશે કારણ કે 12 into I2 આ મેશ 2 છે 12 into I2 આ રીતે આગળ વધી રહ્યા છે તો આ r I2 છે અને આ r I3 છે કારણ કે અહીં ક્લોક વાઈઝ પણ લઈ રહ્યા છે ક્લોક વાઇઝ પણ આ રીતે આગળ વધે છે આમ 2 into I2 I3 r 5 into I2 into I1 0 તો આ રીતે આ બધા સમીકરણો લખી શકાય છે આમ મેશ 2 આમ જો તે ત્રીજા સમીકરણ પર આવે તો પછી આવશે આમ જો તે પહેલા સમીકરણ પર આવીએ તો મેશ 2 માટે બીજું સમીકરણ પણ લખ્યું અને જો સરળ બનાવ્યું તો તે 11 I1 5 I2 6 I3 12 સમાન રીતે મેશ 2 5 I1 19 I2 2 I3 0 આ સમીકરણ 2 છે હવે જો આ ત્રીજી મેશ 3 આ રીતે આગળ વધી રહી છે આ રીતે આગળ વધી રહી છે આમ તે ખરેખર 2 into I3 r I2 હશે ફક્ત મારા r પરથી કહી રહ્યો છું તે કરો સાંભળો તે મેશ 3 તરફ જોશે આ મેશ 3 છે તે 2 into I3 I2 હશે જો કલોકવાઈઝ હોવાને કારણે પહેલેથી જ સમજાવ્યું હશે આમ I3 અને આ દિશામાં આમ I3 I2 આમ જો તેમાં નજર નાખો તો તે 2 into I3 I2 હશે આ શબ્દ પ્રથમ 2 into I3 I2 છે આગળ r છે આ ડીપેન્ડેન્ટ સ્રોત 2 2 નો અર્થ એ કે r અગાઉ કહ્યું હતું કે r I1 I2 કારણ કે આ આ પહેલા કહેવામાં આવ્યું છે અને આ 2 i છે તેનો અર્થ છે 2 I1 ડીપેન્ડેન્ટ સ્રોત 2 I1 I2 છે આમ જો તે R 2 r I1 I2 પર નજર નાખો તો અહીં તે 6 into I3 I1 6 છે જે કલોકવાઈઝ ની દિશામાં આગળ વધે છે આમ કરંટ ચાલુ જ્યારે ઉપર તરફ જાય છે તે 6 into I3 I1 છે આમ 6 into I3 I1 આમ આ r 6 into I છે જો આને સરળ બનાવશો તો તે I1 I2 2 I3 0 હશે આ સમીકરણ 3 છે આમ સમીકરણ 1 2 અને સમીકરણ 3 નું સમીકરણ જો તેને મેટ્રિક્સ સ્વરૂપમાં બનાવવું હોય અને કોઈ પણ રીતે ક્લેમરના નિયમનું સમાધાન કરવું હોય તો તેને હલ કરવું પડશે I1 2 25 એમ્પીયરI2 0 75 એમ્પીયર મળશે અને I3 1 5 એમ્પીયર તે કેપીટલ I1 I2 છે આમ તે 1 5 એમ્પીયર આવે છે આમ આ તે છે જે તે સમસ્યાઓ જોઇ છે અને થોડું સમજૂતી જે મેશ વિશ્લેષણ માટે કોઈપણ કરંટ સ્રોત વિના r છે જે અગાઉ જોયું હતું તે માત્ર વોલ્ટેજ સ્ત્રોતો સાથે જ દેખાતું નથી જેને કરંટ સ્રોત કહે છે આમ હવે કરંટ સ્રોતો સાથે વિશ્લેષણ મેશ વિશ્લેષણ કરશે આમ આ વિભાગમાં સર્કિટમાં મેશ વિશ્લેષણ લાગુ કરવામાં આવશે જેમાં ડીપેન્ડેન્ટ અથવા ઇનડીપેનડેન્ટ કરંટ સ્રોતો છે આમ સર્કિટમાં કરંટ સ્રોતોની હાજરી તે ખરેખર સમીકરણોની સંખ્યા ઘટાડે છે આમ જ્યારે કરંટ સ્રોત ફક્ત એક જ મેશ માં અસ્તિત્વમાં છે ત્યારે નીચેના 2 કિસ્સાઓને ધ્યાનમાં લેવું પડશે તે આકૃતિ છે આમ મેશ 2 માં 2 મેશ કરંટ સ્ત્રોત ધરાવતી એક સરળ સર્કિટ બનશે તો આ કિસ્સામાં માની લો કે આ કરંટ સ્રોત છે ત્યાં 2 મેશ છે અને 1 એક કરંટ સ્ત્રોત અસ્તિત્વમાં છે આ 1 મેશ છે અને આ બીજો મેશ છે અને 1 કરંટ સ્રોત આમાં ફક્ત અસ્તિત્વમાં છે આમ જો તેમાં ધ્યાન આપવું આમ પ્રથમ શું છે તે શોધવા માટે કે I2 ની કિંમત શું છે આમ આ જેમ કલોકવાઈઝ છે આમ આ આ રીતે લીધું છે પરંતુ આ 10 એમ્પીયર તે ઉપરની તરફ r છે આ 10 એમ્પીયર ઉપરની તરફ છે આમ I2 10 એમ્પીયર જે અહીં બતાવવામાં આવ્યું છે I2 10 એમ્પીયર આમ અહીં સમીકરણની સંખ્યા 2 નથી સમીકરણની સંખ્યા 1 હશે કારણ કે બીજા મેશ માં કરંટ સ્રોત છે આમ તે સમીકરણની સંખ્યા ઘટાડે છે આમ I2 10 એમ્પીયર લખી શકે છે હવે જો મેશ 1 માં r KVL લાગુ કરો તો તે r હશે જો તે લખી રહ્યો છું તે તપાસવા દો આમ જો r શું કહે છે જો મેશ 1 માં r KVL લાગુ પડે છે પછી તે 8 into I1 8 into I1 પરિણમશે અને પરિણામે કરંટ માં આ દિશામાં વહેતા તે I1 છે આ I2 જઈ રહ્યું છે આમ આ દિશામાં તે I1 I2 છે આમ 12 into I1 I2 પરંતુ I2 10 એમ્પીયર જેણે સમજાવી છે આમ જો I2 10 એમ્પીયર મૂકો આમ તે I1 12 હશે અને તે I1 અને II2 10 એમ્પીયર છે તેનો અર્થ એ કે તે 10 હશે 20 0 અહીંથી શોધી શકે છે I1 શું છે કારણ કે આ ફક્ત આ 12 છે આમ તે I1 છે આમ તેમાંથી શોધી શકાય છે કે I1 શું છે આમ તે નિરાકરણ આપવામાં આવે છે આમ આ કિસ્સામાં r I1 5 છે હવે જ્યારે કરંટ સ્ત્રોતએ બે મેશ માં છે તો માની લો કે કરંટ સ્ત્રોત બે મેશ ની વચ્ચે છે તો પછી શું થશે આમ ફક્ત આ સર્કિટ જુઓ ચાલો આપણે ઉદાહરણોનાં વિવિધ પ્રકારો જોઈએ એવા લીધાં છે જે ન મળવા જોઈએ અજાણ છે ત્યાં કોઈ મૂંઝવણ ન હોવી જોઇએ AC સર્કિટ પણ ત્યાં સમાન વસ્તુ હશે પરંતુ જ્યારે સંખ્યામાં ઓછા સંકેતો લેશે ત્યારે જટિલ સંખ્યા શામેલ થશે તે હલ કરવામાં સમય લે છે પરંતુ ખ્યાલ સમાન રહેશે તો સવાલ એ છે કે જ્યારે પણ ત્યાં 2 મેશ હોય ત્યાં બે મેશ હોય ય ત્યારે એક કરંટ સ્ત્રોત હોય ત્યાં જુઓ કરંટ સ્રોત છે અને તે સાથે એક 4 Ω અવરોધ પણ આ કરંટ સ્ત્રોત સાથેની શ્રેણીમાં છે આમ શું કરી શકે છે તો ચાલો હું સમજાવું આમ આમ શું કરી શકે છે તે આ તત્વોને બાકાત રાખવાનું છે આ તત્વોને બાકાત રાખવાનો અર્થ એ છે કે કરંટ સ્રોત અને શ્રેણીમાં જોડાયેલા અન્ય તત્વોને બાકાત રાખીને સુપર મેશ બનાવો જે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે આમ આ તત્વને બાકાત રાખીને સુપર મેશ બનશે જેમ સુપર નોડ નો અભ્યાસ કર્યો છે હવે એક સુપર મેશ બનાવશે આમ આ કિસ્સામાં શું થશે કરંટ સ્રોત અને અન્ય તત્વોને બાકાત રાખીને આ તે અહીં બતાવવામાં આવ્યું છે કે આ એક સુપર મેશ બનાવવામાં આવ્યું છે પરંતુ તે તે છે જેને આ કરંટ કહે છે તે I1 છે આ કરંટ I2 છે પરંતુ તે સમાન ધ્યાનમાં લેતા નથી કરંટ 12 Ω 28 Ω માં વહેતો નથી આમ એક સુપર મેશ બનાવવામાં આવે છે આમ હવે આ કિસ્સામાં r ને લાગુ કરો કે જેને KVL ને થોડુંક 12 કહેવું 12 into I1 20 into I2 40 0 જુઓ કારણ કે આ સુપર મેશ બનાવવામાં આવ્યું છે અને આને બાકાત રાખવું અન્ય રીતે આ રીતે જો તે ત્યાં અન્ય રીતે મૂળભૂત રીતે આ લૂપ માં KVL લાગુ કરી રહ્યું છે આમ જો આ લૂપ માં KVL લાગુ પાડવામાં આવે છે તો પછી તે મૂળભૂત રીતે 12 I1 આ એક 12 I1 છે તો અહીં પણ 12 I2 માફ કરો 20 28 I2 અને 40 કારણ કે નકારાત્મક શબ્દ 0 આવે છે આમ ફક્ત આને બાકાત રાખીને સુપર નોડ બનાવવામાં આવે છે તેને બાકાત રાખો આમ આ જ રીતે તેને ફરીથી લખો તો આ r I1 છે અને આ સુપર મેશ બનાવવામાં આવ્યું છે આ રીતે સમાન સમીકરણ લખવું આમ આ તે છે જો 3 I1 7 I2 10 ને સરળ બનાવો તો આકૃતિ 3 માં નોડ o પર KCL લાગુ કરો હવે બીજી વસ્તુ નોડ o પર KCL લાગુ કરવાની છે એનો અર્થ છે કે મને આ વસ્તુ કરવા દો આ r નોડ છે તે o છે આમ પ્રશ્ન એ છે કે અહીં આ 6 એમ્પીયર કરંટ છે આ ઉપરની દિશા છે આમ આ 6 એમ્પીયર છે તે નોડ છોડી રહ્યું છે અને આ I2 ખરેખર નોડ માં પ્રવેશી રહ્યો છે અને આ I1 છોડી રહ્યું છે કારણ કે કરંટ I1 આ કરંટ I2 ની જેમ જાય છે આ જેમ જાય છે આમ મૂળભૂત રીતે આ I2 આ નોડ પર દાખલ થઈ રહ્યો છે આમ I2 r 6 r I આમ KCL આ નોડ પર લાગુ કરો આમ આમ જ અહીં લખ્યું છે કે I1 6 બરાબર અથવા I1 I2 6 છે હવે આ સમીકરણ 1 અને 2 ને હલ કરો જો હલ કરવામાં આવે તો I1 3 2 એમ્પીયર અનેI2 2 8 એમ્પીયર મળશે આમ એક સુપર મેશ છે એક સુપર મેશ ની પોતાની પાસે કોઈ કરંટ નથી આ તે છે આ આ છે આ પ્રથમ વસ્તુ છે જે સુપર મેશ પાસે પોતાનો કોઈ કરંટ નથી બીજું એક એ સુપર મેશ માં કરંટ સ્રોત છે જે મેશ કરંટ ને હલ કરવા માટે જરૂરી અચળ સમીકરણ પ્રદાન કરે છે આમ જે અચળ સમીકરણ છે આમ અહીં કારણ કે આ આ સમીકરણ ખરેખર આ અચળ સમીકરણ છે આ સમીકરણ આ આ સમીકરણ r અચળ સમીકરણ છે આ સમીકરણ કારણ કે KCLને નોડ O પર લાગુ કરો કારણ કે તે એક અચળ સમીકરણ છે અન્યથા તેને હલ કરી શકતા નથી આમ જ્યારે પણ સુપર મેશ ને બાકાત રાખતા હોય ત્યારે વિચારવું પડશે કે એક r KCLએ અરજી કરવી પડશે આમ તે અન્ય સમીકરણ મેળવો પછી જ તેને હલ કરી શકાય છે કારણ કે તે લૂપ અથવા સુપર મેશ નો ઉપયોગ કરીને એક સમીકરણ મળ્યું છે આમ બીજી વસ્તુ સુપર મેશ માં છે KCL લાગુ કરવું પડે છે અને તે લાગુ પડે છે અને આ અચળ સમીકરણ છે તે અને ત્રીજું સુપર મેશ છે KVL અને KCL બંનેની જરૂર છે કારણ કે r નોડલ વિશ્લેષણ પણ છે જોયું સુપર નોડ માં પણ અહીં KVL જરૂરી છે તે જ સમયે અહીં અચળ સમીકરણ KCL છે તે આવશ્યક છે આમ બીજું ઉદાહરણ લો આ આકૃતિમાં બતાવેલ સર્કિટના મેશ વિશ્લેષણનો ઉપયોગ કરીને I1 અને i4 ને નક્કી કરે તે મોટું છે આમ આ કિસ્સામાં સમસ્યા પર પ્રથમ નજર શું જોઈશું સમસ્યા તરફ પ્રથમ નજર નાખો આ 1 મેશ છે અને આ બીજી મેશ છે આ બીજી મેશ છે આ બીજી મેશ છે ત્યાં 4 મેશ છે આ 2 મેશ ે 1 1 કહે છે જે કરંટ સ્રોત છે અને આમ અગાઉ જેવું 2 મેશ છે અને બે r કરંટ સ્રોત છે આમ તે એક સુપર મેશ બનાવે છે એ જ રીતે આ મેશ અને આ મેશ જોવો બીજો ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે આ તે ઇનડીપેનડેન્ટ કરંટ સ્રોત છે આમ આ એક બીજું સુપર મેશ પણ બનાવી રહ્યું છે આમ આ સુપર મેશ અને આ સુપર મેશ તેઓ એકબીજાને છેદે છે છેવટે તેઓએ આ સુપર મેશ બનાવી છે આમ છેવટે આ જે ત્યાં છે આમ બની જાય છે તેઓ એક સામાન્ય ડીપેન્ડેન્ટ કરંટ ને છેદે છે અને આ ખરેખર છેવટે તે એક મોટું સુપર મેશ બની ગયું છે આમ આખરે આ ફરીથી થવું જોઈએ આ એક કરંટ સ્ત્રોત છે જે આ મેશ ની વચ્ચે છે અને આ મેશ બનાવે છે જે એક સુપર મેશ પણ બનાવે છે આ બીજું મેશ છે આ બીજું મેશ છે આમ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત ત્યાં છે તે ઇનડીપેનડેન્ટ છે જે બીજો સુપર મેશ બનાવે છે આમ આ 2 સુપર મેશ r એકબીજાને છેદે છે અને છેવટે ડેશ લાઇન બનાવે છે જેનાથી આ અરજી થાય છે તેના આધારે મોટા સુપર મેશ કહે છે આ સર્કિટને હલ કરવી પડશે આમ ડેશ લાઇન એ ખરેખર મોટી સુપર મેશ છે આમ હવે મોટા સુપર મેશ પર KVL લાગુ કરવાથી મળશે આમ આ મોટા સુપર મેશ લાગુ કરો KVL આ 4 I1 છે આ 4 I1 r છે આ છે R 12 I2 અને આ R 12 I2 છે જો તપાસમાં જો r છે તો 4 I1 એક વસ્તુ છે 12 I2 8 I3 4 I1 ચૂકી ગયું છે તે આ છે આમ 16 અહીં છે 16 I3 i4 કારણ કે તે આ રીતે આગળ વધી રહ્યું છે આ 16 I3 i4 કારણ કે સુપર મેશ કલોકવાઈઝ માં આગળ વધી રહી છે આ આ રીતે આગળ વધી રહી છે આમ 16 I3 i4 અહીં 0 આવે છે આમ સરળતા પછી I1 3 I2 6 I3 4 i4 0ઇનડીપેનડેન્ટ કરંટ સ્રોત માટે KCL ને નોડ પર લાગુ કરો આમ જો અહીં KCL લાગુ કરો તો KCLને અહીં નોડ પર લાગુ કરો અહીં KCL લાગુ કરો આમ લાગે છે કે આ I2 આI2 r I1 5 કારણ કે આ કરંટ દાખલ થઈ રહ્યો છે અને I1 અને 5 એમ્પીયર આ 5 એમ્પીયર કરંટ સ્રોત છે આમ છોડીને આમ તે I1 I2 5 છે આમ ફક્ત પકડી રાખો આમ આ નોડ a પર KCL લાગુ કરી રહ્યું છે આમ જો નોડ પર KCL લાગુ કરવામાં આવે છે I2 I1 5 મળશે ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત માટે જણાવ્યું છે KCLને નોડ b પર લાગુ કરો આમ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત માટે આ બીજું નોડ અહીં છે બીજો નોડ અહીં છે આમ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત માટે નોડ b પર KCL લાગુ કરો આ કિસ્સામાં શું થશે કે આ કરંટ r જેને આ કહે છે તે ડીપેન્ડેન્ટ છે આ ડીપેન્ડેન્ટ કરંટ છે આ ખરેખર છે અને આ ખરેખર 3 I છે આ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે આમ જો લાગુ પડે છે તો આ બિંદુએ અગાઉ અહીં r KCL લાગુ કરવામાં આવે છે હવે આ વસ્તુ પર KCL લાગુ કરો પછી આ કરંટ ખરેખર આ I3 દાખલ કરે છે અને આ 3 કરંટ પણ અહીં 2 આવે છે આ 2 3 r જેને I2 કહે છે દાખલ કરી રહ્યા છે આમ I3 3 આ ખરેખર અહીં તે એક ડીપેન્ડેન્ટ છે જેને ડીપેનડેન્ટ કરંટ સ્રોત કહે છે આમ બીજી વાત એ છે કે આ I3 ખરેખર આ રીતે આગળ વધે છે આમ મૂળ રૂપે શું કરે છે પરંતુ કોઈપણ રીતે આ પછીથી લાગુ થશે આમ r I3 3 I2 લાગુ કરવું આમ અને નોડ b KCL વાળા તે સમીકરણ પર પાછા જાઓ આમ જ્યાં તે અહીં ગયું છે કે I2 I3 3 I હવે એ જોવાનું છે કેr i4 I શું છે હવે પછી એક અહીં આવે છે જો આ આ દિશા છે તો આ દિશા પકડી લીધી છે આમ આ r i4 છે પરંતુ આ આની જેમ ઉપર તરફ લઈ જાય છે આમ i4 અથવા કેપીટલ i4 આમ મને તે કરવા દો આમ આમ આ એક આ એક I પછીI2 I3 3 i4 કારણ કે હમણાં જ i4 આપ્યું છે આ સમીકરણ છે હવે મેશ માં KVL લાગુ કરો મેશ 4 માં KVL લાગુ કરો તેનો અર્થ એ કે જો આ મેશ માં KVL લાગુ કરો તો આ મેશ માં તે 4 i4 20 16 into i4 I3 હશે આમ ફરીથી લખતો નથી તે સમજી શકાય તેવું છે આમ જો આ વસ્તુ 4 i4 20 16 into i4 I3 બનશે આમ આ 5 i4 4 I3 છે આમ સમીકરણ 4 છે આમ4 સમીકરણો અને 4 અજાણ્યા છે આમ આને હલ કર્યા પછી I1 7 5 એમ્પીયર I2 2 5 એમ્પીયર II3 3 93 એમ્પીયરi4 2 14 મળશે 2 143 એમ્પીયર મળશે આમ આ 4 અજાણ હતા